તો ચાલો આપણે FOL નો અભ્યાસ ચાલુ રાખીએ આગલા વર્ગમાં આપણે ભાષાની વ્યાખ્યા આપી હતી સિન્ટેક્સ અને સપ્રમાણતા હવે ચાલો જોઈએ કે તમે તર્ક કેવી રીતે કરી શકો છો અથવા શક્ય તર્ક સાથે સંશોધન કરી શકો છો પરંતુ તે કરતા પહેલા ચાલો આપણે તેને ફરી એકવાર જોઈએ અહી એક ભાષા RFCના સેટ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તો ચાલો આપણે કહી શકીએ કે r એ g અને ખૂબ જ નાની ભાષા તરીકેનું સિમ્બોલ છે F એ એક સિમ્બોલ છે અને અહી 2 સિમ્બોલ છે ચાલો કહીએ કે એકને s કહીયે અને એકને c c કહેવામાં આવે છે ચાલો આપણે કહીએ કે s થી e મેળવવામાં આવે છે આપણે કહ્યું કે આપણે આ વસ્તુઓનો આ 3 સેટ્સનો અર્થ વ્યાખ્યાયિત કરવા માટે મેપિંગ I ને વ્યાખ્યાયિત કર્યું છે આ મેપિંગને અર્થઘટન મેપિંગ કહેવામાં આવે છે પરંતુ આપણે એક અર્થઘટનને પણ કહીએ છીએ જેનો ઉપયોગ સિમ્બોલ I નો ઉપયોગ ડોમેન અને અર્થઘટન મેપિંગ તરીકે થાય છે વાક્યો અથવા ભાષાના સમૂહનો અર્થ એ ડોમેનની દ્રષ્ટિએ છે કે જેની વિશે ભાષા નિવેદનો આપી રહી છે અને મેપિંગ જે તમને જણાવે છે કે પ્રિડીકેટ સિમ્બોલ શું થાય છે દરેક ફંકશન સિમ્બોલનો અર્થ શું છે અને દરેક કોન્સટંટ સિમ્બોલનો અર્થ શું છે જ્યારે પણ કોઈ વાક્ય આલ્ફાઅર્થઘટન હેઠળ સાચું હોય છે અને આપણે છેલ્લા વર્ગમાં સપ્રમાણતા વ્યાખ્યાયિત કરી હતી આપણે કહીએ છીએ કે અર્થઘટન આલ્ફાને જોડે છે તે એક સંકેત છે કે જે આપણે વાપરીએ છીએ આપણે માન્ય વાક્યો વિશે વાત કરી હતી માન્ય વાક્ય એ કંઈક છે જે તમામ અર્થઘટનમાં સાચું છે જેનો અર્થ છે કે તમે કોઈપણ ડોમેન અને કોઈપણ મેપિંગ ફંકશન પસંદ કરી શકો છો અને વાક્ય સાચું હશે મૂળભૂત રીતે ટાઉટોલોજિનો સમૂહ કે જેના વિશે આપણે વાત કરી શકીએ ઉદાહરણ તરીકે તે સિસ્ટમ કે જેની આપણે પહેલાં ચર્ચા કરી છે સંતોષકારક વાક્યો તે છે જે કેટલાક અર્થઘટન હેઠળ સાચા હોય છે અને અસંતોષકારક વાક્યો તે છે જે ક્યારેય સાચા હોતા નથી અસંતોષકારક વાક્યનું ઉદાહરણ x x હશે આવા એટોમિક સૂત્ર ક્યારેય સાચું હોઈ શકે નથી મને લાગે છે કે આપણે જે x તરીકે લખીએ તે જ વસ્તુ છે જે વાંચી શકીએ છીએ તે ફક્ત એક ટૂંકું રૂપ છે જે આપણે લખવા માટે વપરાય છે વાક્યોનો સમૂહ આપ્યા પછી આપણે કહીએ છીએ કે એક અર્થઘટન જેનો અર્થ થાય છે ડોમેનનો અર્થ એ થાય છે કે તે એક મોડેલ છે જો દરેક ઓ ના અર્થઘટનને અનુસરે છે તો આ વાક્યનો અર્થ સૂચવે છે જો તમે આપેલ ભાષામાં ફોર્મુલા અથવા વાક્યોનો સમૂહ લખો અને પછી તમને ડોમેન અને અર્થઘટન મળશે જે તે બધા વાક્યોને સાચું બનાવે છે તો પછી આપણે કહીએ કે તે વાક્યોનાં સમૂહ માટે આપણને એક મોડેલ મળ્યું છે તર્કશાસ્ત્રને હંમેશા કહેવાનો પ્રયાસ કરવામાં આવે છે કે આ તર્ક સિસ્ટમ છે અને શું તેમાં એક મોડેલ છે તમારો અર્થ એ છે કે તમે કેટલાક ડોમેનમાં તે સાચું છે અને કેટલાક અર્થઘટન તે સંપૂર્ણતા માટે છે આપણે ત્યાં વધારે વિગતવાર ખરેખર જતા નથી તો ચાલો આપણે એક નાનકડી ભાષાના આ નાના દાખલા પર ધ્યાન આપીએ કે જેને એક સંબંધ સિમ્બોલ મળ્યો છે જેને આપણે g અને બે ફંક્શન સિમ્બલ્સ તરીકે ઓળખાવ્યા છે જેને આપણે s અને c અને એક કોન્સટંટ સિમ્બોલ તરીકે ઓળખાવ્યા છે જેને આપણે ઇ કહીએ છીએ હવે આપણી પાસે એક અર્થઘટન હોઈ શકે છે જે નીચે મુજબ છે ચાલો કહીએ કે ડોમેન રાષ્ટ્રીય સંખ્યાની બરાબર છે અને હું આને માય કોન્સટંટ કહી શકું છું આ મેપિંગ છે જેને હું નંબર 0 થી કરું છું આ મૅપ અનુગામી વત્તા 1 માટે છે ચાલો આપણે કહીએ કે આ I તે 2 નો છે અને આ II ટી 1 નો છે આ મૅપ વત્તા અથવા ગુણાકાર કે કોઈ બાઇનરિ ઓપરેશન છે પછી હું ઉદાહરણ તરીકે નિવેદનો લખી શકું છું હું ઇ નો અનુગામી એ ઇ ના અનુગામીના અનુગામી કરતાં મોટો છે હું આને ઉપસર્ગ તરીકે વાપરીશ અને પછી કહ્યું કે દલીલો છે પરંતુ મેં આ ભિન્નતાનો ઉપયોગ કર્યો આ પૂર્વનિર્ધારિત સિમ્બોલ છે અને આ 2 દલીલો છે જે ટર્મ છે અને ટર્મ અહીં ફંકશન ચિહ્નો અને કોન્સટંટ સિમ્બોલની મદદથી બનાવવામાં આવે છે મારા વાક્યમાં કોઈ ચલો નથી પરંતુ હું તેમાંના 1 હોઈ શકે તેવા ચલો ઉમેરી શકું છું હું x કરતા વધારે બધા x માટે લખી શકું હું આ વાક્યોની સત્ય કિંમત વિશે વાત કરી રહ્યો નથી હું દાવો કરી રહ્યો નથી કે આ વાક્યો સાચા છે કે આ વાક્ય સાચું છે આપણે હંમેશાં કહેતા હોય છે કે વાક્યનો શું અર્થ થાય છે અને અર્થ ડોમેન પસંદ કરીને અને અર્થઘટન મેપિંગ દ્વારા આપવામાં આવે છે તેનો અર્થઘટન કરી શકીએ છીએ તો પછી મારી ભાષામાં કોઈ વાક્ય જે મેં આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે આ જેવું વાક્ય કહી રહ્યું છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે 0 ના અનુગામી 0 ના અનુગામી કરતા વધારે છે અલબત્ત તે કોઈ આવો સમૂહ નથી પરંતુ તે તે કહે છે આપણે વાક્યનો અર્થ સમજી શકીએ છીએ અને આ કહી રહ્યું છે કે દરેક x 0 કરતા વધારે હોય છે જે સાચા અથવા ન પણ હોઈ શકે અથવા જે સાચા નથી પરંતુ તે મુદ્દો નથી મુદ્દો એ નથી કે આપણે અહીં સત્ય મૂલ્ય વિશે વાત કરી રહ્યા નથી આપણે વાક્યરચનાના અર્થ વિશે વાત કરી રહ્યા છીએ તે જ સમયે હું એક અલગ અર્થઘટન પસંદ કરી શકું જે ચાલો આપણે મૂળાક્ષરો a અને b લઈએ અને પછી હું કહી શકું કે આ હવે ખાલી સ્ટ્રિંગના 2 મૅપ છે ચાલો કહી શકીએ કે તે લેમ્બડા છે આ મૅપ કન્ટેન્ટેશન માટે આ મૅપ લેક્સિકોગ્રાફિક ક્રમમાં અનુગામી માટે અને આ ચાલો મૅપ કરતાં વધુ સમય સુધી કહીએ અહીં હું જે મુદ્દા પર ખરેખર ભાર મૂકવા માંગું છું તે તે છે કે ભાષા એ એક વસ્તુ છે અને તેનો અર્થ શું છે અથવા તે ભાષાના તે વાક્યોનો અર્થ શું છે તે એકદમ બીજી બાબત છે તે અર્થઘટન પર આધારિત છે આ જેવું જ અભિવ્યક્તિ જે મારી ભાષામાં વ્યાખ્યાયિત થયેલ છે તેનો અર્થ એક વસ્તુ હશે જો હું સંખ્યાઓની વાત કરું છું જો હું સ્ટ્રિંગ વિશે વાત કરું છું તો તેનો અર્થ એક અલગ વસ્તુ હશે જો હું લોકો વિશે વાત કરું છું તો તેનો અર્થ સંપૂર્ણપણે અલગ વસ્તુ હોઈ શકે છે ઉદાહરણ તરીકે હું આ બાબતોને લોકો વચ્ચેના કેટલાક સંબંધો માટે મેપ કરી શકું છું તે એક મુદ્દો છે જે હું ખરેખર તે પર ભાર મૂકવા માંગુ છું અને આ તે કંઈક છે જે તથ્ય લેખન ફંકશન ક્રમો તેમજ તર્કશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ કેન્દ્રિય છે આપણે આ તથ્ય પર ભાર મૂકવાનું બંધ કરી શકતા નથી કે આપણે તાર્કિક તર્કમાં જે કરીએ છીએ તે ફોર્મ્સ પર આધારિત છે મારી પાસે આવશ્યક કોઈપણ પ્રૂફ પ્રક્રિયાના અર્થ પર આધારીત તે નથી જો તમને તે યાદ આવે કે મારે અનુમાનના નિયમો છે તો મેં નવા ફોર્મુલા ઉમેરવાનું ચાલુ રાખ્યું છે તે ફક્ત ફોર્મ પર આધારીત છે તેનાથી કોઈ ફરક પડતો થી કે આપણે નંબરો વિશે શું કહીએ છીએ અથવા તેઓ સ્ટ્રિંગ વિશે વાત કરી રહ્યા છે અથવા તેઓ કંઈક બીજું વાત કરી રહ્યા છે લોજિકલ સિસ્ટમ ઑપચારિક છે અને તર્ક મૂળભૂત રીતે તર્કના માન્ય સ્વરૂપો મેળવે છે આ વિશે આપણે અગાઉ પણ વાત કરી છે તેથી તે કહે છે કે જ્યારે કોઈ અનુમાન અથવા સાઉન્ડ અનુમાન હોય છે જેને આપણે કપાત તરીકે કહીએ છીએ કપાતને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ તર્કશાસ્ત્ર મૂળભૂત રીતે સાઉન્ડ અનુમતિ બનાવવા સાથે સંબંધિત છે અને આપણે જોયું છે કે આપણે જ્યારે અનુક્રમણિકાના નિયમનો અવાજ સંભળાવીએ છીએ ઉદાહરણ તરીકે તે ટાઉટોલોજિકલ અસરો અથવા ટાઉટોલોજિકલ સમકક્ષતા અને તેથી વધુ પર આધારિત છે જો તમે સાઉન્ડના નિયમોની આસપાસ તર્ક બનાવો છો તો તમે તેને સાઉન્ડ તર્ક મેળવશો પરંતુ બધું ઑપચારિક છે તો આપણે તર્કના પહેલા સેટમાં કઈ તર્ક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ આપણી પાસે પહેલાથી જ નિયમોનો સમૂહ છે ઉદાહરણ તરીકે હજી પણ લાગુ પડે છે તે હજી પણ તે જ કહે છે કે જો આપણી પાસે આલ્ફાછે જો આપણી પાસે આલ્ફાબીટા સૂચવે છે તો તમે બીટા મેળવી શકો છો આમ તે જ નિયમ આપણે પ્રથમ તર્કશાસ્ત્રના સમૂહને આગળ ધપાવી શકીએ છીએ કારણ કે તે ફક્ત તેના વિશે વાત કરી રહ્યું છે આ સૂચિત સંકેતનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ તે પણ આપણી પાસે આવશ્યક છે તે વેરીએબલ વગેરે જેવી બાબતોની ખરેખર ચિંતા કરતું નથી આલ્ફા બીટા શું છે તેનાથી ત્યાં સુધી વાંધો નથી જ્યાં સુધી તેઓ વાક્યો છે ત્યાં સુધી આ નિયમ લાગુ પડે છે પરંતુ આપણી પાસેના આ ક્વોન્ટિફાયર્સ વિશે વાત કરવામાં આપણને કેટલાક નવા ઇન્ફરન્સ ના નિયમોની જરૂરિયાત પણ છે સૌથી મહત્વપૂર્ણ નિયમ એ યુનિવર્સલ ઇન્સ્ટિએન્ટેશન છે જેન હું ટોચ થી નીચે તરફ લખીશ અને જે કહે છે કે જો તમારી પાસે બધા x માટેની ફોર્મુલા હોય અને આની અંદર બીજું કઇ પણ હોય શકે પણ તેમાં x સમાવિષ્ટ હોવો જ જોઈએ તો ચાલો આપણે x સાથે આલ્ફાકહીએ તેમાં અન્ય શરતો પણ હોઈ શકે છે જો તમારી પાસે આ પ્રકારનું કોઈ ફોર્મુલા છે તો તમારી પાસે આ પ્રકારના આલ્ફાનું એક ફોર્મુલા હોઈ શકે છે જે a ના સમૂહને અનુસરે છે ત્યાંથી બદલી શકાય છે આપણે જે કહી રહ્યા છીએ તે તે છે કે તમે હંમેશાં સાર્વત્રિક પ્રમાણિત વાક્યને વાક્યમાં ઇન્સ્ટન્ટ કરી શકો છો જે કોન્સટંટનો ઉપયોગ કરે છે તો ચાલો આપણે તેનું ઉદાહરણ જોઈએ જો તમે એવી દલીલ પર પાછા જાઓ કે આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ દલીલ એ હતી કે બધા માણસો મોરટલ છે સોક્રેટીક એ માણસ છે અને તમે બતાવવા માંગો છો કે સોક્રેટિક મોરટલ છે આપણે એક નિરીક્ષણ કર્યું હતું કે આપણે તર્કમાં આ કરી શકતા નથી અને આપણે આ વિશે વાત કરવા માટેકંઈક વધુ સ્પષ્ટ અર્થની જરૂર છે હવે આપણી પાસે તે કરવા માટેની મશીનરી છે ચાલો પહેલા આ વાક્યોને પ્રથમ તર્કમાં ભાષાંતર કરીએ અને આ એક કવાયત છે જે તમે કરી હોવી જોઈએ મને ખાતરી છે કે કોઈક સમયે પણ જો તમે આમ ન કર્યું હોય તો તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે પરંતુ તમે આ ભાષામાં ભાષાંતર કરી શકો છો નીચે પ્રમાણે છે બધા x માટે મેન x 🡪મોરટલ x સૂચવે છે જ્યાં માણસ અને મોરટલ આગાહી કરે છે યુનરીએ આગાહી કરી હોવાથી તેઓ મૂળભૂત રીતે ડોમેનના સાર્વત્રિક પ્રવચનનો સબસેટ વ્યાખ્યાયિત કરે છે આ વિધાન શું કહે છે કે જો કોઈ x આનો છે અથવા કોઈ પણ x માણસને આપે છે તો તે મોરટલ x ને સંતોષવા જ જોઇએ બીજા ટર્મમાં જો x એ માણસના અર્થઘટનને લગતું હોય તો x એ માણસ છે આ માણસ અર્થઘટન શું છે મૂળભૂત રીતે તે માય ડોમેનના માય ડોમેન સબસેટમાં એક સેટ છે જે માણસના એકરૂપ સંબંધને વ્યાખ્યાયિત કરે છે જ્યારે તમે મેન x કહો છો ત્યારે આપણે કહીએ છીએ કે x એ વસ્તુના સેટનો છે જેને પુરુષો કહે છે યાદ રાખો કે એકરૂપ સંબંધ એ મૂળભૂત રીતે સંબોધનનો આવશ્યક એક સબસેટ સંબંધ છે તમે એ જ કહેતા જોઈ શકો છો કે માણસ મોરટલ i નો ઉપગણ છે આ નિવેદન કહે છે કે પુરુષોનો સમૂહ અને અહીંનો અભ્યાસક્રમ આપણો અર્થ માણસોનો સમૂહ એ વસ્તુઓના સમૂહનો સબસેટ છે જે અનિવાર્યપણે મોરટલ છે તે ફક્ત અંગ્રેજી ભાષામાં સુયોજિત થયેલ છે આપણે કહીએ છીએ કે બધા પુરુષો FOL માં છે આપણે તેને આ રીતે લખીશું પરંતુ તેનો અર્થનિર્ધારણ એ તે સેટ છે જે સેટ માણસને અનુરૂપ છે આનો મેપિંગ એ એક અસંબંધપૂર્ણ સંબંધ છે આ એક સબસેટ છે તમે જોઈ શકો છો મેન આપણે આ કહી રહ્યા છીએ આ વાક્ય આપણે માણસને સોક્રેટીક પર મૅપ બનાવી શકીએ છીએ અને આપણે તે સોક્રેટીક બતાવવા માંગીએ છીએ હવે સાર્વત્રિકના આ નિયમ સાથે જે આપણે ઘણીવાર UI ને સંક્ષેપિત કરીએ છીએ આપણે તે ફોર્મ્યુલા બનાવી શકીએ છીએ જે આપણા માટે ખૂબ ઉપયોગી છે જે હું આ બરાબર x ને અવેજી કરીને આ ફોર્મુલાને સ્થાપિત કરી શકું છું અલબત્ત મારે અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે તે સેટ કોન્સ્ટન્ટ્સનો છે તે યુઆઈનું અનુક્રમણિકા પગલું છે અને તે પછી આ અવ્યવસ્થિત પગલું છે હવે સાર્વત્રિક ઇન્સ્ટિનશીએનનો ઉપયોગ કર્યા પછી મારી પાસે એક ફોર્મુલા છે જે ખૂબ સરસ છે કારણ કે તે કહે છે કે આલ્ફા એ બીટા સૂચવે છે અને પછી મારી પાસે આલ્ફા છે અને હું તેનો ઉપયોગ કરી શકું છું ફરીથી આપણે એ હકીકત પર ભાર મૂકવો છે કે તે માણસ છે કે મોર્ટલ છે તેની પર આધારિત નથી તે બધા વિદ્યાર્થીઓ તેજસ્વી હોઈ શકે છે અથવા બધા પાંદડા લીલા હોય છે અથવા બધા પક્ષીઓ નાના હોય છે વગેરે જેવુ કંઈપણ હોય શકે આવું કોઈપણ નિવેદન જો તમારી પાસે હોય જો તમે પ્રથમ નિવેદન સ્વીકારો છો જો તમે બીજું નિવેદન સ્વીકારો છો તો આપણે ત્રીજું નિવેદન સ્વીકારવું જોઈએ જે તમામ તર્કશાસ્ત્ર આપણને કહે છે તે તર્કનું એક સ્વરૂપ છે આ તર્કનો આ પ્રકાર માન્ય છે જો આ સાચું છે અને આ સાચું છે તો આવશ્યક તે સાચું હોવું જોઈએ પ્રૂફનો નિયમ શું છે આ આપણને વસ્તુઓના અર્થો જોયા વગર વાક્યરચનારૂપે વાક્ય પેદા કરવાની રીત આપે છે જેમ તમે જોઈ શકો છો કે જો તમે આ પ્રક્રિયાને યાંત્રિકરણ કરવાની વાત કરવા માંગો છો તો ત્યાં થોડોક અનુમાન ફંકશન શામેલ છે તેનું આ મૂલ્ય શું છે મારે આ કિમત મૂકવી જોઈએ અલબત્ત આપણે આ આખી તસવીર જોઈએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે તે X ના કિસ્સામાં સોક્રેટિક હોવું જ જોઈએ મારી પાસે આ ઉપયોગી વસ્તુ છે પરંતુ જો તમે કોઈ પ્રક્રિયાની આગળની શોધ કરી રહ્યા હોવ તો ઓછું નહીં હોય અને તમે કહો છો કે મારી પાસે આ બધા સાર્વત્રિક ફોર્મુલા છે હું કઈ વસ્તુનો પુરાવો કેવી રીતે કરી શકું જેનો અર્થ તમે રાખવો પડશે યાદ રાખો કે મૂળભૂત પદ્ધતિ એ નિયમ પસંદ કરે છે તે ડેટાનો એક ભાગ પસંદ કરે છે જેના માટે નિયમ લાગુ પડે છે આ સાર્વત્રિક વિધાનને સેંકડો લોકોને લાગુ કરી શકાય છે મારા ડેટાબેઝમાં દરેક તત્વ હું કહી શકું છું કે સોક્રેટીક મોરટલ છે રામ મોરટલ છે જે કોઈ પણ વ્યક્તિ તમે મને નામ આપો અને હું કહીશ કે તે મોરટલ છે તેથી જ હું તે વાત સાબિત કરી શકું આગળના તર્ક વિરુદ્ધ તમારા માટેના પાછલા તર્ક વિશેના આ વિચારોને ટ્રિગર કરવું જોઈએ અને આપણે તે થોડુંક જોશું જો આજે નહીં તો આપણે આવતી કાલે કરીશું આ જ પ્રકારની વ્યૂહરચના અમલમાં આવી છે જ્યારે તમે આગળ તર્ક કરતા હો ત્યારે તમારી પાસે ઘણા બધા નિયમોનો ઉપયોગ કરવાની આપણી પાસે આટલી બધી માહિતી હોય છે જ્યારે તમે પાછલા તર્ક આપો છો તો તમે જાણો છો કે તમે સાચું શું બતાવવા માંગો છો પરંતુ વાત એ છે કે આપણને એ અનુમાન જે આપણને પરવાનગી આપે છે તેની જરૂર છે આપણે અહીં પાછલા તર્ક વાપરવા માટે સમર્થ થવાની જરૂર છે જો તમને યાદ છે કે તમે આયોજન દરમિયાન જોયું હોય પાછલા તર્ક યોજના માટે પાછલા સ્ટેટ સ્પેસ સર્ચ અને અમુક પ્રકારની સમસ્યાઓમાં આવશ્યક છે શું તે અહીં સમાન સમસ્યાઓ છે આપણે જોવી પડશે હવે પૂર્ણતા માટે ત્યાં બીજો નિયમ છે જેને સામાન્યીકરણ કહેવામાં આવે છે આ નિયમ શું કહે છે કે જો તમારી પાસે આ આલ્ફાએનું કોઈ ફોર્મુલા છે તો તમે તેને ત્યાંના પ્રકારનાં ફોર્મુલા દ્વારા બદલી શકો છો x જો મારી પાસે મારા ડેટાબેઝમાં નિવેદન છે જે કહે છે કે રમેશ તેજસ્વી છે તો હું સામાન્ય રીતે કહી શકું કે તેમનું અસ્તિત્વ આવશ્યક છે કે જે તેજસ્વી છે આપણને શા માટે આની જરૂર છે કારણ કે કેટલીકવાર ધ્યેય એ બતાવવાનું હોઈ શકે છે જે એક ટેક્સ્ટ બુકમાં આપવામાં આવ્યું છે તે નીચે મુજબ છે તે કહે છે કે તમને બીસી ગ્રીન એ પર લીલો નહીં પણ નીચેના તથ્યો આપવામાં આવ્યા છે આ તે જ છે જે તમને પરિસરનો સમૂહ આપવામાં આવે છે વાક્યોનો સમૂહ કે a બી પર હોય છે બી સી પર હોય છે એ લીલો હોય છે અને સી લીલો નથી તમારું ધ્યેય એ છે કે જો x અસ્તિત્વમાં છે તો પછી y પણ છે જે x y પર છે ધ્યેય એ છે કે આપણે પૂછીએ કે શું આ ફોર્મુલા સાચું છે આ આપણને આપવામાં આવ્યું છે a એ b પર છે b એ c પર છે અને તમે આ ફોર્મુલાના સમૂહનું કોઈપણ અર્થઘટન કરી શકો છો સૌથી વધુ સારું અર્થઘટન જે આ અર્થઘટન પછી આવે છે તે છે બ્લોક્સ અર્થઘટનનું પાલન કરે છે જ્યાં લીલો એ એક રંગ છે ચાલો આપણે તે સ્વીકારી લઈએ પરંતુ અહી બતાવવાની વાત એ છે કે આ ફોર્મુલા સાચું છે આપણે તે વાક્યોના અર્થ પર જઈશું નહીં તમે બતાવવા માંગો છો કે આ ફોર્મુલા જેમાં xy છે અને x લીલા છે અને લીલું વાય નથી આ સાચું છે આ ફોર્મુલા શું સાચું છે કે સાચું નથી સૌ પ્રથમ વાત છે તે સાચું છે કે નહીં અને બીજું આપણે જે પ્રશ્ન પૂછશું તે આપણે સાબિત કરી શકીશું સાઉન્ડનેસ અને પૂર્ણતાની ગતિ યાદ રાખો કે જે તાર્કિક સિસ્ટમ કરે છે તે દરેક સાચા ફોર્મુલાને સાબિત કરે છે ચાલો પહેલા મને પૂછવા દઈએ કે આ ફોર્મુલા સાચું છે કે સાચું નથી તમે લોકોએ કારકિર્દીનો અભ્યાસક્રમ કર્યો છે તેનો જવાબ ન આપવો જોઈએ તો ચાલો આપણે તેનો અર્થ કહીએ છીએ કે બીજા બ્લોક પર એક બ્લોક છે અને ઉપરનો બ્લોક લીલો છે અને નીચેનો બ્લોક લીલો નથી આપણને ત્રણ બ્લોક્સ આપવામાં આવે છે જે ટોચનો સૌથી વધુ બ્લોક લીલો હોય છે નીચેનો ભાગ સૌથી વધુ બ્લોક લીલો નથી વચ્ચેના બ્લોક વિશે કશું કહેવામાં આવતું નથી હું તેને તમારા માટે ફંકશન કરવા માટે એક નાનકડી એક્સરસાઇજ તરીકે છોડીશ પરંતુ આ તે પ્રકારની વસ્તુ છે જે તમે સાબિત કરવા માંગો છો જ્યારે કેટલીક વાર તમને કોઈ નિયમની જરૂર પડે છે જે આવું કંઈક કહે છે આ આપણે આગળ જોઈ રહ્યા છીએ ચેઇનિંગની પ્રક્રિયા છે આગળ ચેઇનિંગ કહે છે મૂળભૂત રીતે નિયમની ડાબી બાજુથી ખસેડીને હકીકતોના સમૂહને એક સાથે જોડીને જ્યાં આપણે વધુ સૂત્રો વાપરી રહ્યા છીએ જમણી બાજુની આલ્ફાઆપવામાં આવે છે તમે બીટામાં ચેઇન કરી રહ્યાં છો પછી આપવામાં આવે છે ત્યાં બીટા છે ગામા સૂચવે છે પછી તમે ગામામાં ચેઇન કરો છો તમે આગળ વધશો કે તમને શું આપવામાં આવે છે અને શું ઉદ્દેશી શકાય છે તમે આગળની દિશામાં જાઓ આ ફોર્મુલા પર થી આપણે આ ફોર્મુલા મેળવી શકીએ છીએ જો તમે આ મેળવી શકો છો તો તમે આગળની દિશામાં આગળ વધી રહ્યા છો તમે કરવા માંગો છો તે પ્રથમ વસ્તુ આ અનુમાન ફંકશનને ટાળવું છે તમે સાર્વત્રિક નિયમનો ઉપયોગ કરવા માંગતા નથી કારણ કે જો તમે તેનો સીધો ઉપયોગ કરવા જશો તો પછી તમે ઘણાં અનુમાન ફંકશન ચલાવવાનું સમાપ્ત કરશો કે જેમાં હું આ ચલના મૂલ્યોને સ્થાપિત કરી શકું જો તમે આ ફોર્મુલાને જુઓ તો તે સ્પષ્ટ છે કે તમે જાણો છો અહીં આપણે x વિશે વાત કરી રહ્યા છીએ આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે કોઈક રીતે કહેવા માટે અર્થપૂર્ણ છે કે હું x ઇન્સ્ટિએટ કરું છું કારણ કે આ બંને ફોર્મુલા જોતા હતા તફાવત એ છે કે સાર્વત્રિક ઇન્સ્ટિન્ટેશનનો નિયમ ફક્ત આ ફોર્મુલાને જુએ છે પછી કહે છે કે મારે આ બનાવવું જ જોઇએ જો તમે પણ તે જોશો તો તમે જાણતા હોવ કે તમારે આ પેદા કરવું પડશે તો ચાલો આપણે એક નવી ભૂમિકા વ્યાખ્યાયિત કરીએ જે આ 2 પગલાઓને 1 પગલામાં જોડે છે પરંતુ તે માટે આપણે આપણા પ્રતિનિધિત્વને થોડુંક સંશોધિત કરીએ જેથી તે આપણા માટે સરળ બને તે કરવા માટે આપણે કંઈક એવું નિર્ધારિત કરીએ છીએ જેને ક્વોન્ટિફાયર ફોર્મ કહેવામાં આવે છે આપણે અમારા ફોર્મુલાને ખરેખર પ્રમાણમાં પ્રકાશ પાડ્યા વિના વ્યક્ત કરવા માગીએ છીએ કારણ કે યાદ રાખો કે જો તમે આ વાક્યોની પ્રક્રિયા કરવા માટે પ્રોગ્રામ લખવા જઇ રહ્યા છો તો પછી તમારે ચોકસાઈનો અર્થ કેવી રીતે કરવો તે વિશે અને તેથી વધુ ચિંતા કરવી પડશે તમારે તેમને વિશ્લેષિત કરવું પડશે જેમાં તમે જાણો છો કે ક્વોન્ટિફાઇઝ બનાવો અને પછી તેમને સામગ્રી તરીકે લો તેના બદલે જે થાય છે તે સ્પષ્ટપણે વ્યક્ત કરવાનું છે અને આજના વર્ગ માટે આપણે ફક્ત સાર્વત્રિક જથ્થો જોશું કારણ કે અહીં આપણું બધું જ છે આપણે સાર્વત્રિક ક્વોન્ટિફાયર માટેના આગામી વર્ગમાં અસ્તિત્વની માત્રા વિશે ચિંતા નથી જો x સાર્વત્રિક રૂપે છે ક્ષણ માટે ચાલો માની લઈએ કે આપણે ચલનું સ્વરૂપ જાણીએ છીએ આપણા તર્કમાં કે આપણે ત્યાં ફક્ત 2 પ્રકારના ક્વોન્ટિફાયર્સની વ્યાખ્યા આપી છે અને વાક્યોમાં કોઈ મુક્ત ચલો નથી શરૂ કરો ત્યાં ફક્ત બાઉન્ડ વેરીએબલ્સ છે સાર્વત્રિક ક્વાન્ટિફાયર દ્વારા અથવા અસ્તિત્વમાં રહેલા ક્વોન્ટિફાયર દ્વારા તો ચાલો આપણે ધારીએ કે આપણે ક્વોન્ટિફાયરનું સ્વરૂપ જાણીએ છીએ અને આપણે કોઈક રીતે કહી શકીએ કે તે સાર્વત્રિક ચલ છે જે આ જેવા વાક્યોમાં સરળ છે પરંતુ વધુ જટિલ વાક્યોમાં આપણે પછી જોશું કે તે એવું નથી ચાલો આપણે ધારીએ કે આપણે તે અંતર્ગત ક્વોન્ટિફાયર ફોર્મ કરતાં કરી શકીએ છીએ આપણે તેને ફક્ત x ને સમાન સિમ્બોલ x સાથે મૂકીએ છીએ આ ફક્ત એક સંમેલન છે જે કહે છે કે હું પ્રશ્નાત્મક ચિહ્નનો ઉપયોગ વેરીએબલ માટે કરવા જઈ રહ્યો છું જે સાર્વત્રિક રૂપે પરિમાણિત છે જેનો અર્થ છે કે હવે હું આ આખી વસ્તુને ફરીથી લખીશ જેમ કે માણસ x સૂચવે છે કે મોરટલ x છે તેથી આ લખવાને બદલે તેવું છે કે હું આ જેવું લખી રહ્યો છું પરંતુ તેનો અર્થ એ નથી કે મેં વાક્ય બદલ્યું છે વાક્ય હજી પણ સમાન છે સિવાય કે સાર્વત્રિક ક્વોન્ટિફાયર છે મેં ચલ પહેલાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને મારા વાક્યમાં તેનો સંકેત આપ્યો છે જે આપણને કહે છે કે આ ચલની આ બધી ઘટનાઓ વાક્ય થાય તે પહેલાં સાર્વત્રિક ક્વાન્ટિફાયરની એક ઘટના છે તે તેના જેવું છે પરંતુ તે છે તમે જોઈ શકો છો કે આ મૂળરૂપે પ્રોસેસિંગને સરળ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જ્યારે તમે આગળ ચેઇનિંગ કરવાનું પ્રોગ્રામ લખો છો ત્યારે કરો છો આ આપેલ અને આ આપેલ તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા કરવા માટે તે થોડું સરળ થઈ રહ્યું છે કોઈક રીતે જો મારી પાસે વધુ એક્સ્પેન્સન્ટ્સનું સંસ્કરણ હોઈ શકે જેને સચોટ મેચની જરૂર ન હતી પરંતુ જેણે આપણને વૈશ્વિક પ્રમાણમાં ચલ માટે કંઈપણ ફેરવવાની મંજૂરી આપી તો જીવન સરળ બનશે હું કહીશ કે હું આ સાથે આને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું આ કેવી રીતે કરી શકું જો તમે ખાલી x બરાબર કહી શકો તો તમે તે કરી શકો છો અને પછી આ સાર્વત્રિક ઇન્સ્ટિટેશનના પગલા જેવું થઈ જશે ફરીથી હું ભાર મૂકવા માંગુ છું હું તે સ્વતંત્ર રીતે કરી રહ્યો નથી પહેલા હું હવે એક સંશોધિત સંસ્કરણ જોઈ રહ્યો છું જે આમાં બનાવવામાં આવશે કેટલાક અર્થમાં હું તે લક્ષ્યને જાણું છું કે જેને હું ઇન્સ્ટન્ટ કરવા માંગું છું કારણ કે મારી પાસે અહીં આ તથ્ય આવશ્યક છે આ નિયમ ને કોલ કરેલો છે જે નિયમ નીચે મુજબ છે તે કહે છે કે ચાલો આપણે એમ એમપી કહી શકીએ અને તે કહે છે કે આલ્ફાપ્રાઇમ અને આલ્ફાથી બીટા બીટા પ્રાઇમ સૂચવે છે અવેજી કહીએ કે આલ્ફાપર લાગુ થેટા આલ્ફાપ્રાઇમ આપે છે આપણે કહી રહ્યા છીએ કે અવેજી એક ફંકશન છે જે તમે જ્યારે કોઈ ફોર્મુલા પર લાગુ કરો છો તો તે તે ફોર્મુલામાં કેટલાક ચલોની ઘટનાને અન્ય ઘટકોને અનિવાર્યપણે બદલી નાખે છે તેથી હકીકતમાં જ્યારે લાગુ આલ્ફાબીટા સૂચિત કરે છે ત્યારે તે તમને આલ્ફાપ્રાઇમ સૂચવે છે બીટા પ્રાઇમ અથવા તે તમને આલ્ફાસૂચવે છે બીટા આખા પ્રાઇમ અવેજી એટલે શું અવેજી એ મૂળભૂત રીતે વેરીએબલ વેલ્યુ જોડનો સમૂહ છે અને આપણા કિસ્સામાં વેરીએબલ એ x છે અને તે મૂલ્ય જે સોક્રેટીક છે તે અવેજી છે જેમાં આપણને રસ છે તે શું કરે છે તે કહે છે કે જ્યારે હું આલ્ફામાં બીટા સૂચિત કરું છું ત્યારે હું આ વિશિષ્ટ ઉદાહરણને જોઈ રહ્યો છું સામાન્ય રીતે જો તમે કોઈ ફોર્મુલામાં થીતા લાગુ કરો છો તો આ એક પ્રકારનું ફોર્મુલા છે જેમાં આપણને રુચિ છે તે તમને આલ્ફાપ્રાઇમ સૂચવે છે બીટા પ્રાઇમ અને તે તમને કેવી રીતે આપે છે કે તે અવેજી ધરાવે છે અવેજી શું છે તે આપણે કહીએ છીએ કે તમેસાથે x ની દરેક ઘટનાને સોક્રેટીક બદલો છો જો હું આને અવેજી લાગુ કરું છું જો આ મારો આલ્ફાબીટા સૂચવે છે તો મારો આલ્ફાપ્રાઇમ સૂચવે છે બીટા પ્રાઇમ આ છે આ આલ્ફાસૂચવે છે બીટા અને આ આલ્ફાપ્રાઇમ સૂચવે છે બીટા પ્રાઈમ અવેજી હેઠળ થેટા x ની બરાબર છે આપણે કેવી રીતે કહી રહ્યા છીએ તે છે કે અવેજીમાં નામવાળી વેરીએબલોના સમૂહનો વિકલ્પ શું રાખવું તે અવેજી તમને જણાવે છે આ અવેજીમાં ફક્ત એક ચલ નામ આપવામાં આવ્યું છે જે x છે અને ખૂબ જ સરળ અવેજી આપવામાં આવી છે જે છે પરંતુ તે બીજું કંઈ પણ હોઈ શકે હું ઉદાહરણ તરીકે કોઈ વિકલ્પ આપી શકું તેના માટે મનસ્વી શબ્દ હું દાદા કહી શકું જેનો અર્થ ચાલો આપણે સોક્રેટીકની માતાના પિતા કહીએ તે એક શબ્દ છે જે યાદ રાખવું તે પણ એક શબ્દ છે જે હું મારા ફોર્મુલામાં આનો સમાવેશ કરી શકું છું પછી મારી પાસે ફોર્મુલા હશે જે કહે છે કે જો દાદા માણસ છે તો દાદા મોરટલ છે x માટે મને અવેજીજે હું અહીં કરી રહ્યો છું તેના બદલે વાક્ય મળ્યું હોત તે છે જે છે હું આ નિવેદન મેળવી રહ્યો છું કે જો કોઈ માણસ હોય તો તે મોર્ટલ છે જે દર્શાવે છે કે આલ્ફા પ્રાઇમ એ બીટા પ્રાઇમ સૂચવે છે મારી પાસે પહેલેથી જ અહીં આલ્ફા પ્રાઈમ છે જે અહી અંદર છે હવે હું વધુ સીધી અરજી કરી શકું છું આ આખી 2 પગલાની પ્રક્રિયા એક પગલાની પ્રક્રિયા જેમાં આ સુધારેલા એક્સપોન્સન્ટ નિયમો છે તેમાં બદલાય જશે જ્યાં અવેજી દ્વારા ક્યાંક અંદરથી ઇન્સ્ટિન્ટીએશન થઈ રહ્યું છે એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ ફોર્મુલા આલ્ફા પ્રાઇમ આપ્યો છે અને ફોર્મુલા આલ્ફાએ બીટા સૂચવે છે જો તમે કોઈક રીતે અવેજી શોધી શકો છો જે આ બંનેને સમાન બનાવશે તકનીકી શબ્દ જે તમે યુનિફાયર નો ઉપયોગ કરો છો જેનો આપણે આગલા વર્ગમાં અભ્યાસ કરીશું પરંતુ ક્ષણ માટે આપણે વિચારીએ કે તે એક અવેજી કરે છે જે આ ફોર્મુલાને આ ફોર્મુલાની સમાન બનાવશે જે સાર્વત્રિક ઇન્સ્ટિટેશન પગલું કરે છે તે કહેવાની તકનીકી રીત એ છે કે જો તમે આલ્ફા પ્રાઇમને આલ્ફા સાથે એકીકૃત કરી શકો અને તમે હંમેશા કોઈ અવેજીના માધ્યમથી એકીકૃત થઈ શકો જેનો અર્થ છે કે તમે તેમને સમાન દેખાવા દો છો પછી તમે સીધા બીટા પ્રાઇમ સૂચવી શકો છો જેનો અર્થ બીટા પર સમાન અવેજી લાગુ કરો અહીં બીટા શું છે મોર્ટલx માણસ x જે મોર્ટલ x સૂચવે છે તો આ આલ્ફા છે અને આ બીટા છે અને આ આલ્ફા પ્રાઇમ છે હું આને સમાન અવેજી x આ વસ્તુ લાગુ પાડીને આલ્ફા પ્રાઇમ અને આલ્ફા બનાવી શકું છું આ નિયમ કહે છે કે સમાન અભિવ્યક્તિની જમણી બાજુએ સીધા ઇન્ફ્રા મોરટલ મેળવો આ પગલું છે આ ફેરફારનિયમ છે કે જે કહે છે કે હું સીધા અહીં બદલી શકું છુંતેપસાર થયા વિના કેટલાક અર્થમાં આ નિષ્કર્ષ પર જઈ શકું પરંતુ આ એક છે સરળ ઉદાહરણ તેની પાસે એક જ દલીલ સાથે એકરૂપ ભૂખ છે અને તેથી તે સમજવું સરળ છે સામાન્ય રીતે કહે છે કે કોઈપણ આલ્ફાપ્રાઇમ આપવામાં આવે છે અને આલ્ફાની કંઈપણ બીટા સૂચિત કરે છે હકીકતમાં મારે તેને આલ્ફા કહેવાની જરૂર નથી હું તેને ગામા કહી શકું હું ગામાને આલ્ફા સાથે એકીકૃત કરી શકું છું પરંતુ તે પરંપરાગત રીતે આપણે આલ્ફામાં આલ્ફા પ્રાઇમ જોયે છે જો તમે કોઈક રીતે તેમને સમાન બનાવી શકો છો તો પછી અહી ઉપર જાઓ અને અનુમાન કરો અને તેમને નિષ્કર્ષ પર સમાન બનાવવાની સમાન રીતને લાગુ કરો બીટા પ્રાઇમ મેળવવા માટે બીટા પર સમાન અવેજી લાગુ કરો જો મારી પાસે એક સરળ ડેટાબેસછે અને સરળ મારો અર્થ મારી પાસે ફક્ત આ પ્રકારના નિવેદનો છે કંઈક x સૂચિત કરે છે કંઈક x બીબીએક્સ 2 x સૂચવે છે જેમાંથી આપણે કહીએ કે ત્યાં ફક્ત 1 ચલ છે તે આવશ્યક 1 કરતાં વધુ ચલ હોઈ શકે છે તમારી પાસે એક નિવેદન હોઈ શકે છે જેમાં કહેવામાં આવ્યું છે કે મિત્ર xy yx નો અર્થ સૂચવે છે તો પછી હું કહી શકું કે સુરેશ રમેશનો મિત્ર છે હું એ નક્કી કરી શકું છું કે આ નિયમ લાગુ કરીને રમેશ સુરેશનો મિત્ર છે જો મારી પાસે આ પ્રકારનો સરળ ડેટાબેસછે જ્યાં હું સાધારણ એક્સપોન્સન્ટ નિયમ લાગુ કરી શકું છું પછી મારી પાસે આવશ્યક ફોર્મુલા પેદા થાય ત્યાં સુધી વારંવાર નિયમ લાગુ રાખવા માટે મારી પાસે એક સરળ પદ્ધતિ છે ચાલો આપણે ધારીએ કે આપણે ફક્ત સંશોધિત સાધારણ એક્સ્પેન્સન્ટ્સનો ઉપયોગ કરી રહ્યાં છીએ કારણ કે અમારો ડેટા તે પ્રકૃતિનો છે પરંતુ હજી પણ કયા તથ્યોને લાગુ કરવા તે પ્રશ્ન હજી પણ ખુલ્લો છે તમે હજી પણ જાણતા નથી કે દિશાની કોઈ સમજ નથી કહેતી કે આ એક નિર્દેશન છે જે મારે કરવું જોઈએ આગળની દિશામાં વિશાળ શાખા પરિબળની સમાન સમસ્યા આગળ ચેઇનમાં અસ્તિત્વમાં છે આપણે પાછલા ચેઇનિંગ કરી શકીએ છીએ પાછલા સાંકળ શું હશે ચાલો હું તમને અહીં એક સંકેત આપીશ અને આપણે તેને આગામી વર્ગમાં લઈ જઈશું પાછલા ચેઇનને સ્ટેટમેન્ટ્સમાં રહેલા સ્ટેટમેન્ટ વચ્ચે તફાવત કરવાની જરૂર છે ચાલો તેમને તથ્યો અને નિવેદનો કહીએ જે તમે બતાવવા માંગતા હો તે આવશ્યક છે આગળ ચેઇનિંગ સરળ છે તમારી પાસે તમને આપવામાં આવેલા તથ્યોનો સમૂહ છે જેમાં આ પ્રકારના તમામ નિવેદનો જેવા કોઈ નિયમો અને નિવેદનો શામેલ નથી તમે નવા નિવેદનો ઉમેરવાનું ચાલુ રાખી શકો છો અને જ્યારે જરૂરી નિવેદન બનાવવામાં આવે ત્યારે તમે સમાપ્ત કરી શકો છો જો હું પાછલા ચેઇનિંગ કરવા માંગું છું તો તે કઈ પદ્ધતિ છે જેનો ઉપયોગ હું પાછલા ચેઇનિંગ કરવા માટે કરું છું તો ચાલો હું પણ તે જ નિયમો લેવા માંગું છું પરંતુ હું આ કંઈક વ્યક્ત કરવા માંગુ છું હું અહીં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે બતાવવા માટે તમારે તમારી પાસે અને તમારી પાસે જે નથી તે વચ્ચે તફાવત કરવાની જરૂર છે તમારી પાસે જે હકીકતોનો સમૂહ છે જે તમારી પાસે નથી તે કંઈક છે જે તમે સાચું બતાવવા માંગો છો આપણે માર્કરનો ઉપયોગ કરી શકીએ છીએ આ ફક્ત પ્રોગ્રામિંગ હેતુઓ માટે છે તે ભાષાનો ભાગ નથી તે કહે છે કે જો તમારી પાસે ધ્યેય બીટા પ્રાઇમ છે અને જો તમારી પાસે કોઈ પ્રકારનો આલ્ફા હોય તો બીટા સૂચવે છે આપણે આને નિયમ ડાબી બાજુ જમણી બાજુ કહીએ છીએ પછી તમે બીટા પ્રાઇમ દર્શાવવાના લક્ષ્યને આલ્ફા પ્રાઇમ બતાવવાના લક્ષ્ય સાથે બદલી શકો છો જો તમે આનો અમલ કરો તો આપણે ફોર્મુલાના સમૂહમાં જે તથ્યો છે તે રાખવાની જરૂર રહેશે જે આપણે બતાવવાનો પ્રયાસ કરી રહેલા લક્ષ્યોથી અલગ થઈ ગયા છે આપણે અહીં બોર્ડ પર શો નામના માર્કર મૂકીને કરી શકીએ છીએ જ્યારે તમે માર્કર બતાવો તેનો અર્થ એ થાય છે તે એક ધ્યેય છે જે તે સાચું નથી તે કંઈક છે જે તમે સાચું બતાવવા માંગો છો અને આ તે કહી રહ્યું છે કે બીટા પ્રાઇમ સાચું છે તે બતાવવા માટે જો તમારી પાસે કોઈ પ્રકારનો આલ્ફાનો નિયમ હોય તો બીટા સૂચવે છે અને તમે આ એકીકરણ પ્રક્રિયા કરી શકો છો તમે અવેજી શોધી શકો છો પછી તમે તેને બતાવવાની પેટા ધ્યેય સુધી તેને ઘટાડી શકો છો કે બતાવો કે આલ્ફાપ્રાઇમ સાચું છે અથવા આપણી સમસ્યાનું અહીં ભાષાંતર કરે છે તે કહે છે કે જો તમે બતાવવા માંગતા હો કે સોક્રેટીક મોરટલ છે અને જો તમારી પાસે એક નિયમ છે જે કહે છે કે બધા પુરુષો મોરટલ છે તો પછી સોક્રેટીક માણસ છે તે બતાવવાના લક્ષ્ય સાથે સોક્રેટીક મોરટલ છે તે બતાવવાના લક્ષ્યને બદલો અથવા બદલો આ પાછલા સાંકળની પ્રક્રિયા છે લક્ષ્યથી તમે આવશ્યક પેટા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો હવે તમે જોઈ શકો છો કે જો ડાબી બાજુએ એક કરતાં વધુ નિવેદનો હોય તો આ પ્રક્રિયા થોડીક જટિલ બનશે તેથી ઉદાહરણ તરીકે તમે એમ કહીને દાદાની વ્યાખ્યા આપી શકો છો કે x એ y ના દાદા છે જો x એ z ના પિતા છે અને z એ y ના પિતા છે તો તમે તેને આની જેમ વ્યાખ્યાયિત કરી શકો છો હવે તે બતાવવા માટે કે x એ y ના દાદા છે તમારે તે બંને બાબતો બતાવવી પડશે જે બતાવે છે કે ત્યાં z છે જેના પિતા x છે અને તે જ z એ y ના પિતા છે દાદા xy છે જો પિતા xz અને p એ પિતા ZY ના માટે હોય તો આગળની દિશામાં મારી પાસે આ હકીકત છે જે કહે છે કે પીટર એ મેરી ના પિતા છે અને મેરી જ્હોનની માતા છે પછી હું આગળની દિશામાં જઈને બતાવી શકું છું કે પીટર એ જ્હોન ના દાદા છે અહી પાછલી દિશામાં મારે તે અહીં મૂકવું પડશે તમે આ 2 પેટા ધ્યેયો માટેના પેટા ધ્યેયને આ રીતે ઘટાડી શકો છો જે અહીં કર્યું છે ત્યાં બીજો નિયમ હોઈ શકે છે જે કહે છે કે x વાયના દાદા ચાલો હું કહી શકું છું કે માતાપિતાને બદલે મારી પાસે અહીં માતા છે પિતા xz પિતા zy મારી પાસે 2 અલગ નિયમો છે આ નિયમ કહે છે કે x એ y ના પિતાનો પિતા છે આ નિયમ કહે છે કે x એ y ની માતાનો પિતા છે કેટલાક કારણોસર મારી પાસે આ 2 અલગ નિયમ છે પછી તમે જોઈ શકો છો કે પીટર જોહનના દાદા છે તે બતાવવા માટે હું કાં તો આ નિયમનો ઉપયોગ કરી શકું છું અથવા હું આ નિયમનો ઉપયોગ કરી શકું છું તમે જોઈ શકો છો કે તે એક AND OR વૃક્ષ બની રહ્યું છે તમે કાં તો એક નિયમનો ઉપયોગ કરી શકો છો અથવા તમે બીજા નિયમનો ઉપયોગ કરી શકો છો પાછલા ચેઇનમાં આ ગૂંચવણ છે તમે જાણો છો કે આના જેવા વિચારવા માટે તમને તે કેવી રીતે મળે છે તે AND OR વૃક્ષને મૅપ કરે છે અને આપણે તે આગામી વર્ગમાં જોશું અનિવાર્યપણે પાછલા ચેઇનિંગ શું કહે છે તે તે છે કે કોઈ લક્ષ્યથી તમે પેટા ધ્યેય તરફ આગળ વધી શકો હું અહીં જ રોકાઈશ અને પછીના વર્ગમાં આપણે અહીં અવેજી શોધવાની આ પ્રક્રિયા પર ધ્યાન આપીશું અને ત્યાં ખૂબ સરસ યુનિફિકેશન એલ્ગોરિધમ છે જે તમારા કેટલાક લોકોએ અભ્યાસ કર્યો હશે આપણે જોશું કે આ પ્રકારના AND OR વૃક્ષો કેવી રીતે હલ કરવામાં આવે છે આ પ્રકારની પાછલા ચેઇનીંગ પ્રક્રિયા વિશે આપણે સંક્ષિપ્તમાં પણ ઉલ્લેખ કરીશું જે ખરેખર આ ભાષા લાંબા સમય સુધી કરે છે ફક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે આપણે ફર્સ્ટ ઓર્ડર તર્કના સમૂહમાં રીઝોલ્યુશન પદ્ધતિ જોશું અને તે પદ્ધતિની ઉપયોગિતા દર્શાવવા માટે આપણું આ ઉદાહરણ લઈશું ચાલો હું તમને જણાવી દઉં કે આ વાક્ય ખરેખર સાચું છે પરંતુ તે ફોરવર્ડ સાંકળ અથવા પાછલા ચેઇનિંગ દ્વારા ક્યાં સાબિત થઈ શકશે નહીં તે પદ્ધતિઓ પૂર્ણ નથી પરંતુ રીઝોલ્યુશન પદ્ધતિ આપણે આ બતાવી અથવા ઓછામાં ઓછી આપણે તેના વિશે વાત કરી પ્રમાણસર તર્કશાસ્ત્રના કિસ્સામાં પણ તે એક આવશ્યક પદ્ધતિ છે જે તે જરૂરી છે તેથી જ આકર્ષક છે તો આપણે આ કોર્સ સમાપ્ત કરીશું રીજોલ્યુશન ટૅક્નિકથી કે જે આગલા 2 ક્લાસ માં ચાલશે